આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે જોયું છે કે કેટલીકવાર એન્ટેના ઇમ્પેડંસ શોધવા માટે તે ખૂબ જરૂરી છે તેથી આજે એન્ટેનાના અવરોધ વિશે ચર્ચા કરશે હવે એન્ટેનાની ઇનપુટ અવરોધ એ એન્ટેનાના ઇનપુટ ટર્મિનલ્સ પર પ્રસ્તુત અવરોધ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી જો આ એન્ટેના છે તે જનરેટર સાથે જોડાયેલ છે જનરેટરમાં વોલ્ટેજ પીક વોલ્ટેજ VG છે અને જનરેટર અવરોધ Zg છે જે આ સાથે જોડાયેલ છે તેથી એન્ટેનાના ઇનપુટ ટર્મિનલ્સના આ બે ટર્મિનલ્સ છે તેથી અહીં આપણે જે કંઇ જોઈ રહ્યા છીએ આ બિંદુએ આપણે જે પણ કહીએ છીએ આપણે એન્ટેના ઇમ્પેડંસ તરીકે કહી શકીએ છીએ આ બિંદુએ કરંટ ગુણોત્તરમાં વોલ્ટેજ આ એ બી ટર્મિનલ કે જેને એન્ટેના ઇમ્પેડંસ કહેવાશે તેથી આ કેસ ટ્રાન્સમિટિંગ મોડમાં છે હવે અમે એન્ટેના ઇનપુટ ઇમ્પેડંસ ZA ને એક વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ તરીકે લખી શકીએ છીએ શા માટે આપણે કાલ્પનિક ચર્ચા કરી છે કારણ કે એન્ટેનાની નજીક કેટલાક રીએક્ટીવ ક્ષેત્ર હશે તેથી અવરોધ મુજબની તે થોડી પ્રતિક્રિયા હશે અને દેખીતી રીતે અમે જોયું છે કે એન્ટેનામાં નુકસાન છે તેથી ત્યાં કેટલાક નુકસાન અવરોધ પણ થશે તે કિરણોત્સર્ગ એ સારી એન્ટેનાથી ઘણાં રેડિયેશન થઈ રહ્યા છે તેથી તે છે કે આપણે જે કંઇ પણ વિકિરણ શક્તિ કરી શકીએ છીએ આપણે કિરણોત્સર્ગ અવરોધ તરીકે મોડેલ બનાવી શકીએ છીએ બધું એકસાથે જે અવરોધનો વાસ્તવિક ભાગ આપશે હવે સરળ એન્ટેના માટે તે બે ભાગો છે જે આ Ra છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે જેમાં કિરણોત્સર્ગ અવરોધ હશે જેનું નુકસાન અવરોધ પણ હશે તેથી રેડિયેશન અવરોધ એ કોઈ નુકસાનની પદ્ધતિ નથી તે ખરેખર તે કિરણોત્સર્ગ છે જે થઈ રહ્યું છે તેથી તે ઇચ્છનીય છે ઉચ્ચ Rr એટલે કે વધુ વિકિરણ કિરણોત્સર્ગ શક્તિ થઈ રહી છે અને આ નુકસાનની પદ્ધતિ છે તેથી એન્ટેનાના સર્કિટમાં થયેલા નુકસાનને કારણે અવરોધ જે ડાઇલેક્ટ્રિકમાં વાહક હોય છે વગેરે પણ મેળ ખાતી નથી વગેરે તે બધા નુકસાન છે તેથી જો કે હવે આ બે સરળ એન્ટેના માટે તેઓ શ્રેણી તત્વો તરીકે મોડેલ કરી શકાય છે હંમેશાં તે આધુનિક અથવા જટિલ એન્ટેનામાં કરી શકાતું નથી જ્યાં તમારી પાસે ગ્રાઉન્ડ પ્લેન છે જ્યાં તમારી પાસે હાનિકારક ડાઇલેક્ટ્રિક હોય છે હંમેશા આ Rr અને Rl ને શ્રેણીમાં મૂકી શકાતા નથી પરંતુ સામાન્ય એન્ટેના માટે જે આ વર્ગમાં સામાન્ય રીતે ચર્ચા કરવામાં આવશે જો આપણે ધારીશું કે Rr અને Rl શ્રેણીમાં છે તો આપણે આગળ જતા આ ઇમ્પેડંસ મોડેલને વધુ સરળ બનાવી શકીશું તેથી હવે સદ્ભાગ્યે માઇક્રોવેવ ફ્રીક્વન્સીઝ પર આ નુકસાન અવરોધ Rl એન્ટેનાની યોગ્ય રચના દ્વારા આ ખૂબ ઊંચું નથી અમે આ નુકસાનને Rr ની તુલનામાં તદ્દન ઓછું કરી શકીએ છીએ હવે ટ્રાન્સમીટરના વિવિધ મૂલ્યોની ગણતરી માટે સર્કિટ તત્વ તરીકે એન્ટેનાની વિઝ્યુલાઇઝિંગના અમારા અભિગમમાં પાછા આવીએ જેમાં કેટલાક બ્લોક્સ હોઈ શકે છે જેનું સર્કિટ અભિગમ દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે તેથી અમે અહીં એમ ધારી રહ્યા છીએ કે જે જનરેટરમાં ડ્રાઇવિંગ એન્ટેના છે તેમાં Zg નો અવરોધ છે તેથી આપણે કહી શકીએ કે આ Zg નો પણ એક અવરોધક ભાગ છે અને રીએક્ટીવ ભાગ અને VG પણ તે પીક જનરેટર વોલ્ટેજ છે જનરેટરનો પીક વોલ્ટેજ આ છે હવે અમે આ આખા સર્કિટ માટે કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણી પાસે એન્ટેના એક ખુલ્લી અંતરે ફરતી વસ્તુ છે તેવું ખરેખર તમે જોઈ શકો છો તેથી આપણે સર્કિટનું વિશ્લેષણ કરી શકતા નથી કારણ કે અહીં કોઈ ભાર જોવા મળતો નથી ખરેખર આ એન્ટેના આખા સર્કિટ્સના ભાર તરીકે વર્તે છે તેથી સરળ બનાવવા અને આપણી જાણીતી વસ્તુઓ પર આવવા માટે કારણ કે જ્યાં સુધી સર્કિટ બંધ ન થાય ત્યાં સુધી આપણે ઇચ્છીએ છીએ કે આપણે અહીં પ્રવાહો મૂકી શકતા નથી ખરેખર ત્યાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ ચાલુ છે પરંતુ આપણી સમજણ હોઈ શકે આપણી સમકક્ષ થિવેનિનની સમકક્ષ સર્કિટ હોઈ શકે કે હવે હું દોરીશ તેથી આ એન્ટેનાની થેવેનિનની સમકક્ષ સર્કિટ અમે ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ વિશે જે કંઈપણ નોલેજ ધરાવીએ છીએ તેના પરથી આપણે દોરી શકીએ છીએ વિવિધ પ્રમેય જેમાંથી આપણે આની જેમ દોરી શકીએ છીએ તમે જુઓ હવે એવું લાગે છે કે જે વસ્તુ આપણે પહેલાંની જેમ કરી હતી પરંતુ આની તુલનામાં એક વધુ સામાન્ય લાગે છે આપણું વિશ્લેષણ અને હવે સ્પષ્ટ થાય છે કે ખરેખર આપણું ભાર રેડિયેશન છે તેથી રેડિયેશન રેઝિસ્ટન્સ એ આમાંનો ભાર છે તેથી હવે આપણે કહી શકીએ કે ત્યાં સર્કિટ Ig દ્વારા કરંટ પ્રવાહ વહેતો હોય છે દેખીતી રીતે આ Ig એક જટિલ જથ્થો છે તેથી આપણે શોધી શકીએ છીએ કે એન્ટેનામાં કેટલી શક્તિ વીજળી થાય છે અને કેટલી શક્તિ ગુમ થઈ છે અથવા સર્કિટમાં થાય છે તેથી તેના માટે આપણે Ig માટે અભિવ્યક્તિ શોધવા પડશે હવે આપણે તે Ig શું હશે Ig એ Vg બાય Zg પ્લસ ZA છે હવે આપણે જાણીએ છીએ કે સરળ એન્ટેના માટે અમે આ Zj લખી શકીએ છીએ હું Rr પ્લસ RL પ્લસ Xg પ્લસ XA તરીકે લખી શકું છું તેથી અહીંથી હું હવે લખી શકું છું કે આ Ig ની પરિમાણ શું છે તે ફક્ત Vg પ્લસ Rr વત્તા સ્ક્વેર વત્તા RL સ્ક્વેર પ્લસ Xg પ્લસ XA સ્ક્વેર સરળ છે હવે આપણે શોધી શકીએ છીએ કે એન્ટેના દ્વારા રેડવામાં આવતી શક્તિ શું છે તેથી જો હું કહું છું કે PR શક્તિ એન્ટેના દ્વારા ફેલાયેલી છે તો તે અડધો ભાગ Ig ગુણ્યા Ig હશે જે હું Ig મોડ સ્ક્વેર લખી રહ્યો છું હવે તે સરળ લાગે છે તે જ રીતે બીજા ભાગમાં કે એન્ટેનામાં ગરમી પર વિખુટેલી શક્તિ ગુમાવી રહેલી શક્તિ શું છે તે અડધા Ig સ્ક્વેર RL સ્પષ્ટ ખ્યાલ હશે તેથી તે જ કારણ છે કે આપણે હંમેશાં સમાન સર્કિટ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી બાકીની શક્તિ સ્પષ્ટપણે ક્યાં છે બાકીની શક્તિ જનરેટરના આંતરિક અવરોધમાં ગરમી તરીકે વિખરાયેલામાં ઓગળી જાય છે તેથી કે આપણે Pg ને જોઈ શકીએ છીએ તે એક શક્તિ છે જે જનરેટરની અંદર ભળી જાય છે જે ફરીથી અર્ધ Ig સ્ક્વેર Rg હશે હવે અમે ઇલેક્ટ્રોનિક વિદ્યાર્થીઓ માટે મહત્તમ પાવર ટ્રાન્સફર થિયરેમનો જાણીતા પ્રમેયનો ઉપયોગ કરીશું તેથી ફરી જો આપણે આ રેખાકૃતિ પર ધ્યાન આપીએ તો આ થેવેનિનની સમકક્ષ છે આ ખરેખર ટ્રાન્સમિટિંગ એન્ટેનાની થેવેનિનની સમકક્ષ સર્કિટ છે તેથી આપણે અહીં કહી શકીએ કે અમારું ઉદ્દેશ એ વિકસિત શક્તિને મહત્તમ બનાવવાનો છે તેનો અર્થ એ કે મહત્તમ શક્તિ શું છે જે આ કિરણોત્સર્ગ અવરોધને વિતરિત કરી શકાય છે જ્યારે આપણી જોડણી મેચિંગ થશે ત્યારે થશે તેથી તેનો અર્થ એ છે કે તેની માટે શરત Rr વત્તા RL એ Rg ની સમાન હોવી જોઈએ અને XA એ Xg જેટલી હોવી જોઈએ તેથી આ યોજના હેઠળ આપણે કહી શકીએ કે જ્યારે આ જોડાણ મેળ ખાય છે ત્યારે PR શું છે તે Vg સ્ક્વેર બાય 8છે અહીં સમાન અભિવ્યક્તિ છે તમે આ શરત મૂકી છે કે આ Rr બાય Rr પ્લસ RL વ્હોલ સ્ક્વેર આવશે PL મેં કહ્યું છે કે સામાન્ય રીતે માઇક્રોવેવ એન્ટેના માટે આ RL એ Rr કરતા ઘણું ઓછું હોય છે તેથી મોટાભાગની શક્તિ દેખીતી રીતે ફેરવવામાં આવી રહી છે થોડી લોસ છે અને જનરેટરમાં પાવર કેટલો વિખેરાઇ રહયો છે પરંતુ અહીં ફરીથી આ શરત હેઠળ હું કહી શકું છું તો તે Vg સ્ક્વેર બાય 8 છે અથવા મને Vg સ્ક્વેર બાય 8 લખવા દો Rr વત્તા RL તો કન્જુગેટ મેચિંગ અંતર્ગત આપણે કહી શકીએ કે Pg એ Pr પ્લસ PL ની બરાબર છે તેથી અમે પણ જનરેટર દ્વારા પૂરી પાડવામાં આવતી મહત્તમ શક્તિ કેટલી શક્તિ છે તે શોધીશું જનરેટર દ્વારા પૂરી પાડવામાં આવતી શક્તિ અર્ધ Vg Ig છે તેથી તે અર્ધ Vg Vg બાય 2 Rr પ્લસ RL 2 જોડાણ મેળને કારણે આવે છે તેથી તે Vg સ્ક્વેર બાય 4 Rr પ્લસ RL તરીકે આવે છે તેથી તમે જોયું કે જનરેટર દ્વારા જે પણ શક્તિ આપવામાં આવે છે તેમાંથી અડધો ભાગ કનજ્યુગેટ મેચિંગ હેઠળ ફેરવી શકાય છે અને અડધો ભાગ જનરેટરના આંતરિક અવરોધમાં વિખેરી નાખવામાં આવે છે અને બાકીની અડધી શક્તિ એન્ટેનામાં જાય છે હવે જો આપણે એન્ટેનાની ખોટ ઓછી કરી શકીએ તે છે કંડક્ટર અને ડાઇલેક્ટ્રિક નુકસાન શૂન્યથી તો પછી શક્તિની માત્રા પણ વિકિરણ થઈ જશે તેથી તેથી જ તમે હંમેશાં ખૂબ જ સારા કંડક્ટરનો ઉપયોગ કરવા માટે સારી રીતે પ્રયાસ કરવાનો પ્રયાસ કરો છો તેથી જ જો તમને ખૂબ સારું અથવા ખૂબ જ ઓછું નુકસાન જોઈએ છે તો તમારી પાસે સોનું હોઈ શકે છે અથવા ચાંદી ખરેખર ચાંદી શ્રેષ્ઠ છે પરંતુ ચાંદી સરળતાથી મશીનમાં વાપરી શકાતી નથી તેથી સોનું અને તમે એન્ટેના બનાવવા માટે સોનાનો ઉપયોગ કરી શકો છો અથવા તમે એન્ટેના બનાવવા માટે કોપરનો ઉપયોગ કરી શકો છો અને ડાઇલેક્ટ્રિક પણ તે ખૂબ જ ઓછી ખોટવાળા ડાઇલેક્ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ RL પરિબળ ખૂબ નાનો છે અમે એમ પણ માની લીધું છે કે એન્ટેના અને ઇન્ટરકનેક્ટિંગ ટ્રાન્સમિશન લાઇન વચ્ચે અવ્યવસ્થા મેચિંગ છે કારણ કે જ્યારે આપણે અહીં કહીએ છીએ કે આને અહીં કનેક્ટ કરી રહ્યા છીએ ત્યારે અમે સ્પષ્ટ રીતે બતાવ્યા નથી પરંતુ સ્પષ્ટ છે કે જનરેટર સીધા એન્ટેનાથી કનેક્ટ થઈ શકતું નથી તેથી ત્યાં એક ટ્રાન્સમિશન લાઇન હશે અમે ધારી રહ્યા છીએ કે ટ્રાન્સમિશન લાઇન આપણી સાથે એક ઇમ્પેડંસ મેચ છે જો નહીં તો થોડીક વધારે પાવર ગુમાવશે જો મેળ ખાતી હોય તો જે પણ પાવર પૂરા પાડવામાં આવે છે જે અડધા ભાગમાં આવી શકે છે જે એન્ટેનામાં પહોંચાડી શકાય છે તેથી તમે એન્ટેના ઇમ્પેડંસની ઉપયોગિતા જુઓ છો તેથી જ કોઈપણ એન્ટેના આપણે સામાન્ય રીતે અવરોધ શું છે તે શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને તમે જોયું છે કે લોકો સામાન્ય રીતે એન્ટેના માટે માંગ કરે છે આજકાલ આધુનિક એન્ટેના લોકો કહે છે કે પ્રતિબિંબનું નુકસાન 10 ડીબી કરતા વધુ ન હોવું જોઈએ તેથી તેથી જ તેનો અર્થ એ છે કે દસમા ભાગની શક્તિ ગુમાવી શકાય છે તેથી તે 10 ડીબી ઇમ્પેડન્સ બેન્ડવિડ્થ એન્ટેના માટે ઉપયોગી પરિમાણ છે હવે રીસીવિંગ મોડમાં શું થશે તો ચાલો આપણે રીસીવિંગ મોડ દોરીએ કારણ કે તે આપણે ટ્રાન્સમિટિંગ મોડમાં જોયું છે રીસીવિંગ મોડમાં આપણી પાસે તે એન્ટેના છે હવે આ કિસ્સામાં તરંગ આવી રહી છે આ કોઈ અંતરના સ્ત્રોતથી આ ઘટના તરંગ આવી રહી છે એન્ટેના તેને રીસીવ કરે છે પછી ટ્રાન્સમિશન લાઇન દ્વારા એન્ટેના કેટલાક ભાર સાથે જોડાયેલ હશે તે લોડ કદાચ સ્પેક્ટ્રમ વિશ્લેષક કદાચ કોઈ પ્રાપ્તકર્તા કંઈ પણ કરશે પરંતુ ચાલો આપણે એમ કહીએ ચાલો આપણે તેને લોડ કહીએ કારણ કે ZL ને મૂંઝવણ થશે ZT કહીએ તેથી જો આપણે આ એક ભાર છે ચાલો હું કહી શકીએ કે આ એક ભાર છે હવે આના થિવેનિનનું સમકક્ષ શું હશે મને a b તરીકે ચિહ્નિત કરવામાં આવ્યાં નથી તેથી જો હવે આપણે થેવેનિનની સમકક્ષ દોરવા દો તો આ a બાજુ આ b બાજુ હું સરળતાથી ZT દોરી શકું છું તે કેટલાક વાસ્તવિક ભાગ હશે RT અને કેટલાક ભાગ રીએક્ટીવ ભાગ XT અને આ એન્ટેના હું જાણું છું કે કેવી રીતે મોડેલિંગ કરવું તેથી ત્યાં એક લોસી ભાગ RL હશે પછી એન્ટેના પર પ્રેરિત વોલ્ટેજ હશે કારણ કે આ ઇન્સીડેંટ તરંગ આવી રહી છે તેથી આ એન્ટેના પર જો તમે આઉટપુટ ટર્મિનલ કહો ત્યાં વોલ્ટેજ પ્રેરિત થશે કારણ કે આ ક્ષેત્રને લીધે ત્યાં એક ઇલેક્ટ્રિક ક્ષેત્ર હશે બે બિંદુઓ વચ્ચેનો ઇલેક્ટ્રિક ક્ષેત્ર હશે તેથી ત્યાં વોલ્ટેજ હશે મને વોલ્ટેજ VT કહેવા દો અને પછી એન્ટેનાનું તે કિરણોત્સર્ગ અવરોધ હશે અને પછી આ ક્ષેત્રના અવરોધનો આ રીએક્ટીવ ભાગ જે નજીકના ક્ષેત્રને અસર કરે છે વગેરે તેથી આ થેવેનિનની સમકક્ષ છે હું કહી શકું છું કે આ એન્ટેનાની થેવેનિનની સમકક્ષ સર્કિટ છે અને દેખીતી રીતે હવે ત્યાં એક કરંટ IT હશે તેથી હવે તે શું છે હું ખૂબ જ સરળતાથી લખી શકું છું કે IT એ ઇન્ડ્યુસડ VT છે વોલ્ટેજ Rr પ્લસRL પ્લસ RT પ્લસ j XA પ્લસ XT દ્વારા વહેંચાયેલું છે તેથી હવે અહીંથી આપણે એ જાણી શકીએ છીએ કે કેટલી શક્તિ આવશે વગેરે કેટલી શક્તિ Rr કેટલી વિખેરી નાખશે હવે એન્ટેનાનો ઇનપુટ અવરોધ તેથી આપણે તે જોયું છે હવે તે સામાન્ય રીતે આવર્તનનું કાર્ય છે કારણ કે આ બધી બાબતો રી એકટીવ ભાગ વગેરેની વિવિધ આવર્તન છે તે બદલાશે તેથી તે ફ્રીક્વન્સીનું કાર્ય છે અને એન્ટેના ઇન્ટરકનેક્શન ટ્રાન્સમિશન લાઇન સાથે મેળ ખાતા હોય છે જ્યારે આપણે કહીએ કે આ એન્ટેનાને માની લીધા મુજબ અહીં તેને જોડવા માટે એક ટ્રાન્સમિશન લાઇન હશે જે ટ્રાન્સમિશન લાઇનમાં લાક્ષણિકતા અવરોધ છે તેથી અમે ધારી રહ્યા છીએ કે તે મેળ ખાય છે પરંતુ લાક્ષણિકતા ઇમ્પેડંસ એ વાસ્તવિક જથ્થો છે અને એક સાંકડી આવર્તન બેન્ડ પર ફક્ત તે જ મેળ ખાશે જેથી ત્યાં અન્ય ફ્રીક્વન્સીઝ મેળ ખાતા નથી તેથી તેને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી હું એમ કહી શકું છું કે એન્ટેનાની ઇનપુટ અવરોધ પ્રથમ ઘણી બાબતો પર આધારિત છે દેખીતી રીતે તે વિવિધ ફ્રીક્વન્સીઝ પર ઓપરેશનની આવર્તન પર નિર્ભર છે દેખીતી રીતે અવરોધો વગેરે તેઓ જુદા છે પછી તે એન્ટેનાની ભૂમિતિ પર આધારીત છે કારણ કે તે એન્ટેના છે તેથી જ્યારે આપણે જોયું તેમ ભૂમિતિ પર આધારીત કિરણોત્સર્ગ અવરોધ કહીએ છીએ ત્યારે તે કરંટ તત્વનું વિકિરણ અવરોધ વગેરે અને પછીથી આપણે તે પણ જોશું કે વધુ સારું અને વધુ સારું એન્ટેના એટલે કે તમારી રેડિયેશન કાર્યક્ષમતા વધુ સારી છે તેનો અર્થ એ કે તમારા Rr તેથી બદલાશે દેખીતી રીતે ઇનપુટ અવરોધ એન્ટેનાની ભૂમિતિ પર આધારિત છે પછી એન્ટેનાની ઉત્તેજનાની પણ રીત કારણ કે ઉચ્ચ આવર્તનની વસ્તુઓ માટે તમે એન્ટેનાને કેવી રીતે ઉત્તેજિત કરો છો તમે આ ટ્રાન્સમિશન લાઇન કેવી રીતે મૂકી છે તે એન્ટેનાથી કેવી રીતે જોડાયેલ છે લૂપ કપ્લિંગ પ્રોબ કપ્લિંગ વગેરેને કનેક્ટ કરવાની વિવિધ રીતો છે અને તે અવરોધને બદલી દેશે અને તે અવરોધને બદલી શકે છે જો ઉત્તેજના યોગ્ય ન હોય તો તમને યોગ્ય કપલિંગ નહીં મળે વગેરે તેથી ઇનપુટ અવરોધ ચોક્કસપણે ઉત્તેજનાની પદ્ધતિ પર આધારિત છે પછી અહીં એક વાત અમે કહી રહ્યા નથી કે અમે એમ માની રહ્યા છીએ કે એન્ટેનાની નજીક ત્યાં કોઈ અન્ય રચના નથી પરંતુ વાસ્તવિકતામાં કોઈ પણ વાહક નજીકની કોઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રક્ચર અસર કરશે કારણ કે એન્ટેના એ ક્ષેત્રને ફેલાવશે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર કરશે ત્યાં જાઓ તે પછી ત્યાં કેટલાક ગૌણ પ્રવાહો પ્રેરિત થશે તે સંસ્થાઓમાં અને તે ફરીથી પુનર્જીવિત થશે અને તે અહીં આવશે આની ચોખ્ખી અસર મ્યુચ્યુઅલ કપલિંગ છે તેથી પરસ્પર અવરોધ એટલે કે ઇનપુટ અવરોધ આપણે અહીં જે પણ ચર્ચા કરવામાં આવી છે તે સંપૂર્ણ અસર હતી તેનો અર્થ છે સ્વ ઇમ્પેડંસ વત્તા પરસ્પર અવરોધ તેથી તે પરસ્પર અવરોધ અસરકારક બનશે ચળવળ મારી નજીકની વસ્તુ છે વસ્તુ ઓછી આવર્તનની છે અથવા સર્કિટ થિયરીઝમાં સામાન્ય રીતે આપણી પાસે કોઈ ચોક્કસ વસ્તુનો આ ઇમ્પેડંસ કોઈ બીજા પર આધારિત નથી પરંતુ તમે જોયું છે કે જ્યારે આપણી પાસે બે કોઇલ છે તો તે નજીકમાં છે તેથી પરસ્પર છે વસ્તુઓ હવે ખરેખર છે કે ત્યાં ઓછી આવર્તન કેસ છે પરંતુ ત્યાં એક ચુંબકીય જોડાણ છે પરંતુ અહીં તમે જુઓ છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક કપ્લિંગ પણ ત્યાં છે તેથી નજીકના કોઈપણ કંડક્ટર ડાઇલેક્ટ્રિક જે એન્ટેનાને અસર કરશે તે પરસ્પર અવરોધ લાવશે અને તે સંપૂર્ણ ઇમ્પેડંસને અસર કરશે તેથી જ હું કહી શકું છું કે આસપાસના પદાર્થો નજીકના પદાર્થોની નિકટતા પછી બીજી કોઈ પણ બાબત પણ દેખીતી રીતે એન્ટેનાની સામગ્રી કારણ કે તે તમામ નુકસાન વગેરે એન્ટેના માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છો તેના પર નિર્ભર છે તેથી તમે ઇનપુટ અવરોધ જોશો જો કે અમે ચોક્કસ મૂલ્યો આપીએ છીએ પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આ બધી બાબતો ઇનપુટ અવરોધને અસર કરે છે તેથી આપણે જોયું છે કે સર્કિટ થિયરીમાં પણ કેવી રીતે મોડેલ બનાવવું આપણી પાસે આ એન્ટેના મોડેલ હોઈ શકે છે તેથી તે એક સરસ રીત છે કે આપણે કરંટ તત્વની શરૂઆત ક્ષેત્ર સિદ્ધાંતના વિશ્લેષણથી કરી છે એકવાર આપણે જાણી લીધું છે કે ફીલ્ડ સિદ્ધાંત આપણને બધી માહિતી આપે છે અને તેમાંથી જો જરૂરી હોય ત્યારે જ્યારે અમે એન્ટેનાને ટ્રાન્સમીટરથી કનેક્ટ કરી રહ્યા હોઈએ અથવા જ્યારે અમે એન્ટેનાને રીસીવર સાથે જોડતા હોઈએ અથવા લોડ કરીએ ત્યારે આપણે એન્ટેનાને સર્કિટ સિદ્ધાંત તરીકે મોડેલ બનાવી શકીએ છીએ તેથી અમે તે માટે અવરોધ શોધી શકીએ છીએ અમે તે ક્ષણ જોયું છે કે અમે થેવેનિનની સમકક્ષ શોધી શકીએ છીએ પછી અમે મહત્તમ પાવર ટ્રાન્સફર લાગુ કરી શકીએ છીએ અને મહત્તમ પાવર ટ્રાન્સફર માટેની સ્થિતિ શું છે તે શોધી શકીએ છીએ અને તે દ્વારા આપણે એન્ટેનામાં વિખેરાયેલી શક્તિ શું છે તે મેળવી શકીએ છીએ વગેરે અથવા એન્ટેના તે બધી બાબતોને લોડ કરવા માટે કેટલી શક્તિ આપી રહી છે આપણે અમારી સામાન્ય રીતે ગણતરી કરી શકીએ છીએ તેથી ઇનપુટ અવરોધ એ ખૂબ જ મહત્વપૂર્ણ પરિમાણ છે આપણે જોશું કે આ અવરોધ ખરેખર તેમના માટે સાંકડી બેન્ડ એન્ટેના છે જો આપણે ઇમ્પેડંસને જાણીએ છીએ અને જો આપણે કોઈ ચોક્કસ આવર્તન પર એન્ટેનાનો રીએક્ટીવ ભાગ શૂન્ય બનાવી શકીએ તો તે એન્ટેનાને રેઝોનિંગ એન્ટેના તરીકે ઓળખાવી શકાય છે ખરેખર તે ડાયપોલ વગેરેની પ્રથા છે જ્યારે આપણે તે વસ્તુઓ પર જઈશું ત્યારે આપણે આગળ જોશું અમારું કાર્ય તે બનાવવાનું છે જો આપણે તે રીએક્ટીવ ભાગને કોઈક રદ કરી શકીએ તો આપણે કહી શકીએ કે એન્ટેના જે આપણે આપીએ છીએ તે પડઘો પાડે છે તેનો અર્થ એ કે તે રેડિયેશન થઈ રહ્યું હોવાથી તે આખી વસ્તુને મૂકી રહ્યું છે અને ઊર્જાનો પ્રતિક્રિયાશીલ સંગ્રહ નથી પૂરી પાડવામાં આવતી બધી ઊર્જા માં થોડી લોસ છે પરંતુ અન્ય ઊર્જા તે સમયે છે જ્યારે આપણે કહીશું કે એન્ટેના ગુંજી રહ્યું છે તેથી રેસોનન્ટ એન્ટેના એ સામાન્ય રીતે વાઈડબેન્ડ એન્ટેનામાં સાંકડી બેન્ડ એન્ટેના છે અમે તેમના માટે આ પડઘો બનાવી શકતા નથી અમે આ નોન રેઝોન્ટને ડિઝાઇન કરીએ છીએ પરંતુ આ એન્ટેના અવરોધ એ એન્ટેનાને શું થાય છે તે જોવાની એક સારી રીત છે તે કેટલું ફેલાય છે તે કેવી રીતે ઘણું ગુમાવ્યું છે અને અન્ય તત્વો માટે પણ જનરેટર અથવા રીસીવર તે આપણને આપે છે કે હું કેટલી શક્તિ લઈ શકું કેટલી શક્તિ આપી શકું વગેરે